ચાલો હવે હું તમને ગેટ ડ્રાઈવ ના સંદર્ભમાં કેટલાક વ્યવહારુ મુદ્દા બતાવીશ DC DC કન્વર્ટરના પાવર સેમિકન્ડક્ટર સ્વીચ ની ગેટ ડ્રાઈવ જે લોડ R0 ને PV સ્રોત સાથે ઇન્ટરફેસ કરી રહી છે PV મોડ્યુલ અને DC DC કન્વર્ટરનો વિચાર કરો હું હમણાં એક બક કન્વર્ટર લખીશ તે અન્ય કોઈ કન્વર્ટર હોઈ શકે છે જેનો તમે એપ્લિકેશન માટે ઉપયોગ કરી રહ્યાં છો હવે આ બે બિંદુઓ સમાન બિંદુઓ છે અને આ સ્વિચ છે તેથી સામાન્ય રીતે હું પાવર સેમીકન્ડક્ટર સ્વીચને BJT તરીકે સૂચવી રહ્યો છું ગેટ લાઇન દ્વારા ગેટ પિનને ચોંટાડવું આની જેમ પરંતુ ખરેખર ડ્રાઇવની સાથે આ સર્કિટનો પણ સમાવેશ થાય છે હવે ઉદાહરણ તરીકે આ NPN ટ્રાંઝિસ્ટરને ધ્યાનમાં લો બેઝ ડ્રાઇવ એમીટરના સંદર્ભમાં આપવામાં આવે છે હવે જો તે MOSFET હોત તો સોર્સને ધ્યાનમાં રાખીને ગેટ ડ્રાઇવ આપવામાં આવી હોત જ્યાં પણ આપણે BJT નો બાઈપોલાર જંકશન ટ્રાંઝિસ્ટર તરીકે જ્યાં ઉપયોગ કરીએ છીએ ત્યાં તમે MOSFET અથવા IGBTs નો ઉપયોગ કરી શકો છો હવે આ BJT ગેટ ડ્રાઇવ સર્કિટથી ચાલે છે અને તે એમીટરના સંદર્ભમાં રેફરન્સ છે બેઝ ને ડ્રાઈવ એમીટરના સંદર્ભમાં આપવામાં આવી છે કારણ કે આ એમીટર પોઈન્ટ નોડ સાથે જોડાયેલ છે જે બદલાતો પોટેન્સિઅલ ધરાવે છે જે સમયે ડાયોડ ક્ન્ડક્ટ થાય છે તે ને ઝીરો કહીએ જે સમયે પાવર સ્વીચ ક્ન્ડક્ટ થાય છે એ સમયને vT કહીએ આ પોટેન્શિયલ નિશ્ચિત નથી તમારે એ જોવાની જરૂર છે કે આ ગેટ ડ્રાઇવર એ ફક્ત એમીટરના સંદર્ભમાં જ છે અને ડ્રાઇવનો આ ભાગ સર્કિટના ભાગથી અલગ છે જે આ સર્કિટ ગ્રાઉન્ડના સંદર્ભમાં છે તેથી તમારે એક અલગ સર્કિટની જરૂર પડશે જે ગેટ પર યોગ્ય રીતે PWM સિગ્નલ ચલાવે હવે સર્કિટ ડ્રાઇવના આ ભાગમાં વીજ પુરવઠો હશે જેનો સંદર્ભ લેવામાં આવે છે તે રીતે કે તે ફિક્સ છે હવે હું તમને સર્કિટના આ ભાગનું ઉદાહરણ બતાવીશ આ એક અલગથી ગેટ ડ્રાઇવ BJT ચલાવે છે અને કદાચ MOSFET પણ આ એક અલગ ગેટ ડ્રાઇવ સર્કિટની સેમ્પલ સર્કિટ છે અહીં અલગથી ટ્રાન્સફોર્મર છે તમે અહીં ટ્રાન્સફોર્મર જોશો આ QP એ પાવર BJT છે જેના દ્વારા પાવર કરંટ વહે છે બાકીના બધા ગેટ ડ્રાઇવ સર્કિટ છે ગેટ ડ્રાઇવ સર્કિટનો આ ભાગ ટ્રાન્સફોર્મરની સેકન્ડરી માં છે આ ભાગ પ્રાઈમરી ટ્રાન્સફોર્મર ના ગેટ ડ્રાઇવ સર્કિટનો છે હવે આ મુદ્દાને ધ્યાનમાં લો આ PWM બ્લોકમાં આ ઇનપુટ પોઇન્ટ કનેક્શન છે જે કદાચ PWM IC ની અંદર હોઈ શકે છે અથવા માઇક્રોકન્ટ્રોલરના IO પોર્ટથી આવે છે હવે જ્યારે આ ઊચું જાય છે ત્યારે Vb ઊચું જાય છે ત્યાં Q2 ના બેઝ માટે ડ્રાઇવ છે અને Q2 એ સેચ્યુરેશન પર જશે R5 અને R6 ની ડિઝાઇન એવી રીતે કરવામાં આવી છે કે Q2 એ આ બિંદુ પર સેચ્યુરેટ થશે અને જ્યાં હું માઉસ કર્સર દ્વારા સૂચવીશ તે ગ્રાઉન્ડ સાથે જોડાય છે પછી સંપૂર્ણ VCC પોઝીટિવ તરીકે ડોટ સાથે પ્રાઈમરી વાઈન્ડિંગ તરફ દેખાશે આ ભાગ ડાયોડને કારણે સર્કિટની બહાર છે હવે આ બાજુ ડોટ પણ પોઝિટીવ રહેશે આ ડાયોડને ફોરવર્ડ બાયસ માં લાવશે જ્યારે આ ડાયોડ ફોરવર્ડ બાયસ્ડ હોય છે ત્યારે PNP ટ્રાંઝિસ્ટરને કારણે Q1 એ ખાતરી પૂર્વક બંધ રાખવામાં આવે છે અને તે R1 દ્વારા QP ના બેઝમાં વહે છે અને QP ને ચાલુ કરે છે R2 C મૂળરૂપે એક સ્પીડ અપ સર્કિટ છે જ્યારે આ ચાલુ થાય છે ત્યારે C ચાલુ કરવા માટે શોર્ટ સર્કીટ હશે R1 ખૂબ મોટો છે તેની તુલનામાં R2 ખૂબ નાનો છે તેમાંથી કરંટ પ્રવાહ વહે છે અને QP ની પ્રક્રિયાને ચાલુ કરવાની ગતિ ઝડપી બનાવે છે જો આ ભાગ ત્યાં ન હોય તો પણ તે કાર્ય કરશે પરંતુ તે ધીમું ચાલુ થશે હવે જ્યારે આ ધીમું થાય છે ત્યારે Vb નીચો જાય છે Q2 બંધ થઇ જશે બેઝ ચાર્જિસ આ દરમ્યાન R6 માં પુન ભેગા થશે અને જો બંધ થાય છે તો પોલારીટી ઊલટી થઇ જાય છે આ નેગેટીવ બને છે આ પોઝિટીવ બને છે અને ચુંબકીય એનર્જી આ દ્વારા મુક્ત થશે તેવી જ રીતે અહીં આ મળ્યું તે આના સંદર્ભમાં નેગેટીવ હશે જે પોઝિટીવ છે અને આ ડાયોડ D1 રીવર્સ બાયસ અને ચિત્રની બહાર હશે આ બેઝ તેના કલેક્ટર સાથે R3 દ્વારા જોડાયેલ છે તેથી અહીં પોટેન્સિઅલ શૂન્ય છે આ પોટેન્સિઅલ અહીં કેપેસીટર ને લીધે પોઝિટીવ રહેશે તે Q1 ચલાવશે અને ત્યાં એક પુનજોડાણ થશે બેઝ કરંટ છે જે પસાર થાય છે QP ને ચાલુ કરે છે તો આ રીતે આ બેઝ ડ્રાઇવ આઇસોલેટેડ બેઝ ડ્રાઇવ કામ કરશે અલબત્ત તમે આને MOSFET થી પણ બદલી શકો છો આ તે જ બેઝ ડ્રાઇવ છે જે ગેટ ડ્રાઇવમાં રૂપાંતરિત થઈ છે કારણ કે તે હવે MOSFETના ગેટને ચલાવી રહી છે તો આ N ચેનલ MOSFET છે તેથી આ ડ્રેઇન છે આ ગેટ છે અને આ સોર્સ અને ગેટ ડ્રાઇવને MOSFETના સોર્સને ધ્યાનમાં રાખીને આપવામાં આવે છે સર્કિટ જે આપણે BJT માટે જોય હતી તે જ છે મેં ફક્ત સ્પીડ અપ રેઝિસ્ટર અને કેપેસિટર કાઢી નાંખ્યા છે કારણ એ છે કે MOSFET ની અંદર સ્વાભાવિક રીતે ગેટ અને સોર્સ વચ્ચે કેપેસીત્ન્સ છે અને તે સ્પીડ અપ સર્કિટ તરીકે કાર્ય કરશે તેથી જ્યારે Vg ઊચો જાય છે ત્યારે Vg હાલમાં PWM IC ના PWM બ્લોક અથવા માઇક્રોકન્ટ્રોલરના IO પોર્ટમાંથી આવે છે અને જ્યારે Vg વધી જાય છે ત્યારે Q2 ચાલુ છે ગ્રાઉન્ડ સાથે આ સાથે જોડાયેલ છે પ્રાઈમરી ડોટ VCC પોઝિટિવ દ્વારા ડાયોડ D1 અને D2 ને ફોરવર્ડ બાયસ માં લાવે છે અને તે પછી R1 દ્વારા વહે છે અને કેપેસિટર તે સમય દરમિયાન શોર્ટ થાય છે અને તે માંથી સર્જ એટલે કે વધારે પ્રવાહના વહન ને પસાર થવા સક્ષમ કરે છે અને પછી તે પ્રવાહ કેપેસિટર ને ઝડપથી ચાર્જ કરે છે તેથી ગેટ સોર્સ વોલ્ટેજ બિલ્ડ થાય છે અને QP ચાલુ થાય છે હવે જ્યારે આ ધીમું થાય છે Vg ધીમું થાય છે Q2 બંધ થાય છે પોલારીટી બદલાય જાય છે તે R4 અને Df દ્વારા ફ્રી વ્હીલ્સ ચુંબકીય એનર્જી મુક્ત કરે છે અહીં આ બિંદુ બીજા બધા છેડા ની સાપેક્ષે નેગેટીવ છે ડાયોડ D1 બંધ છે અને આ R3 અહીં ગ્રાઉન્ડ સાથે જોડાયેલ છે અને પછી D2 બંધ છે અને તમે જોશો કે આ કેપેસિટર એટલે કે ગેટ સોર્સ કેપેસિટર Q1 દ્વારા આ રીતે ડિસ્ચાર્જ થશે તેથી આ રીતે MOSFET ગેટ ડ્રાઇવ સર્કિટ આઇસોલેટેડ ગેટ ડ્રાઇવ સર્કિટ પણ સમાન રીતે કાર્ય કરે છે ટ્રાન્સફોર્મર આઇસોલેશનને બદલે મેગ્નેટિક આઇસોલેશનને બદલે સાહિત્યમાં તમને ઓપ્ટોકપ્લ્ડ આઇસોલેશન પણ મળશે ચાલો હું તમને એક ઓપ્ટોકપ્લર આઇસોલેશન નું ઉદાહરણ બતાવીશ અહીં ઓપ્ટોકપ્લર આઇસોલેશનનું ઉદાહરણ છે અહીં જુઓ આ એક ઓપ્ટોકપ્લર છે તેમાં પ્રાઈમરી બાજુ પર ડાયોડ અને ટ્રાંઝિસ્ટર Q4 અહીં સેકન્ડરી બાજુ શામેલ છે જે તમે જુઓ છો ટ્રાન્ઝિસ્ટર લાઈટ એમીટ્ટીન્ગ ડાયોડ દ્વારા ટ્રિગ્રેર થાય છે તેથી ચાલો હવે કહીએ કે જ્યારે Vg વધે છે ત્યારે PWM બ્લોકથી Vg સાથે કનેક્ટેડ PWM બ્લોક નું આઉટપુટ ઉચું જાય છે આ ડાયોડ દ્વારા કરંટ પ્રવાહ વહે છે તે પ્રકાશને ઉત્પન્ન કરે છે અને Q4 ને ટ્રિગર કરે છે અને Q4 આગળ વધે છે અને આ ગ્રાઉન્ડ સાથે જોડાયેલ છે તેથી આ પોટેન્સિઅલ અહીં ગ્રાઉન્ડ કરવામાં આવશે અને તેના કારણે Q3 બેઝ ડ્રાઇવ નહીં મેળવે અને Q3 બંધ થશે તેથી જો Q3 બંધ છે અહીં આ બિંદુ જે હું માઉસ કર્સર એટલેકે માઉસ પોઈન્ટર થી બતાવી રહ્યો છું તે વધારે હશે કારણ કે VCC આ બિંદુ પર આવશે અને ત્યાં Q1 માટે બેઝ ડ્રાઇવ હશે Q1 એ NPN છે Q2 PNP છે Q1 માટે બેઝ ડ્રાઇવ હશે Q2 માટે નહીં અને તેથી Q1 ચાલુ રહેશે તેથી VCC તરફથી આ જેવું છે આ પાથમાં કરંટ વહેશે જે QP નો ગેટ અથવા સોર્સ કેપેસિટેન્સ ચાર્જ કરશે અને QP ને ચાલુ કરશે તેથી જ્યારે Vg માં વધારો થશે ત્યારે QP ચાલુ થશે જ્યારે Vg ઓછો થાય છે ત્યારે ડાયોડમાં કરંટ પ્રવાહ રહેશે નહીં પ્રકાશ ઉત્પન્ન કરશે નહી અને તેથી Q4 બંધ થશે અહીં આ પોટેન્સિઅલ વધારે હશે R5 અને R7 દ્વારા Q3 માં બેઝ ડ્રાઇવ થશે Q3 ચાલુ રહેશે અને Q3 નો કલેક્ટર વોલ્ટેજ ઓછો હશે કારણ કે Q3 ચાલુ છે આને ગ્રાઉન્ડ કરવામાં આવશે અને Q1 ઓફ સ્થિતિમાં હશે હવે તે સ્થિતિ દરમિયાન ગેટ સોર્સ કેપેસિટેન્સનો પોટેન્સિઅલ Q2 ચલાવશે અને Q2 દ્વારા આ રીતે ડિસ્ચાર્જ થશે તેથી તે રીતે QP ચાલુ થશે તેથી આ MOSFETનો ઉપયોગ કરીને ઓપ્ટોક્પ્લ્ડ ગેટ ડ્રાઇવનું ઉદાહરણ આ છે ટ્રાંઝિસ્ટર BJT માટે પણ તમારી પાસે ઓપ્ટોક્પ્લ્ડ ગેટ ડ્રાઇવ હોઈ શકે છે એક મહત્વપૂર્ણ વસ્તુ જે તમારે ધ્યાનમાં લેવું જોઈએ તે છે કે પ્રાઈમરી બાજુ પર આ તમામ સર્કિટ્સમાં આ ગ્રાઉન્ડ ના સંદર્ભ સાથે પાવર સપ્લાય હશે હું તેને આ સિમ્બોલ સ્વરૂપમાં બતાવીશ અને સેકન્ડરી બાજુએ પણ ટ્રાન્સફોર્મરને આઇસોલેટેડ ગેટ ડ્રાઇવથી અલગ પાવર સપ્લાય જરૂરી છે ટ્રાન્સફોર્મર આઇસોલેટેડ ગેટ ડ્રાઇવમાં પાવર સ્થાનાંતરિત થાય છે સેકન્ડરી બાજુમાં વીજ પુરવઠો લેવાની જરૂર નથી પરંતુ ઓપ્ટોક્પ્લ્ડ આઇસોલેશનમાં ફક્ત માહિતી નું સ્થાનાંતરિત થાય છે તમારે સેકન્ડરી બાજુ પણ પાવર સપ્લાય હોવો જરૂરી છે જે આઈસોલેટેડ છે અને પ્રાઈમરી બાજુથી અલગ છે તેથી વધારાની સર્કિટરી જરૂરી છે તે પછી ફક્ત ડ્રાઇવનો આ ભાગ કાર્ય કરશે તેથી જો તમે આને ધ્યાનમાં લો અને ટ્રાન્સફોર્મર આઇસોલેશનને દૂર કરો અને મારી પાસે લાઈટ સોર્સ છે તો હવે આ એક ઓપ્ટો આઇસોલેટેડ ગેટ ડ્રાઇવ બની જાય છે સર્કિટના આ ભાગને અલગ પાવર સપ્લાયની જરૂર છે હું આને અને આને ગ્રાઉન્ડ દર્શાવું છું અને આ ગ્રાઉન્ડ અલગ અને જુદું છે તેથી આ આઇસોલેટેડ સપ્લાય છે તો જ તે કાર્ય કરશે વૈકલ્પિક રીતે જો આપણે ગેટ ડ્રાઇવને સરળ બનાવવાની જરૂર હોય ખાસ કરીને ઓછી પાવર સર્કિટ્સ માટે આપણે PNP BJT ને NPN BJT ની જગ્યાએ બદલી શકીએ તો ચાલો હું આ ભાગને ભૂંસી લઉં અથવા આ ભાગને કાઢી નાખીશ અને મને ત્યાં PNP BJT બાઈપોલાર જંકશન ટ્રાંઝિસ્ટર નો સમાવેશ દો હવે કારણ કે તે PNP છે એમીટર vT સાથે જોડાયેલ છે vT એ બદલાતો નોડ પોટેન્સિઅલ નથી અહીં બીજી બાજુ આ બિંદુ છે તેથી હવે આ ટ્રાંઝિસ્ટર ચલાવવા માટે આ એમીટર અને બેઝનો ઉપયોગ કરી શકાય છે હવે હું એમીટર અને બેઝ વચ્ચે રેઝિસ્ટર જોડું છું અને ત્યારબાદ આના જેવા રેઝિસ્ટર ને NPN ટ્રાંઝિસ્ટરના કલેક્ટરમાં જોડો અને મારી પાસે આ ફેશનમાં જોડાયેલ આ NPN ટ્રાંઝિસ્ટરનો બેઝ હશે અને હું અહીં Vb ને PWM સિગ્નલ આપીશ તેથી તે સરખા ગ્રાઉન્ડ સાથે ખૂબ સરળ બેઝ ડ્રાઇવ સર્કિટ બની જાય છે તેથી તમે જોશો કે જ્યારે સિગ્નલ આવે છે ત્યારે Vb ઊચું જાય છે આ બે રેઝિસ્ટન્સ એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યા છે કે આ ટ્રાંઝિસ્ટર દ્વારા પસાર થતો બેઝ કરંટ પૂરતો છે આ ટ્રાંઝિસ્ટર ચાલુ થાય છે જેનો અર્થ છે કે આ બિંદુ ગ્રાઉન્ડ સાથે જોડાયેલ છે તેથી જો આ બિંદુ ગ્રાઉન્ડ સાથે જોડાય છે તો કરંટનો પ્રવાહ આ ફેશનમાં છે અને આ બેઝ દ્વારા કરંટનો પ્રવાહ પણ થશે કારણ કે જ્યારે આના દ્વારા કરંટનો પ્રવાહ થાય છે ત્યારે આ પોઝિટીવ હોય છે આ નેગેટીવ હોય છે અને 0 6 વોલ્ટ નો ડ્રોપ થાય છે તમે આ ફેશનમાં કરંટ પ્રવાહ પણ જોશો અને રેઝિસ્ટન્સના આ બે મૂલ્યો યોગ્ય રીતે બનાવવામાં આવ્યા છે આ PNP ટ્રાંઝિસ્ટર ઓન થાય છે તેથી તે ચાલુ થશે અને જ્યારે આ ધીમો થશે ત્યારે આ ટ્રાંઝિસ્ટર માટે બેઝ ડ્રાઇવ નહીં હોય આ બંધ થઈ જશે કોઈ બેઝ કરંટ ફ્લો નથી એટલેકે બેઝ કરંટ વહેવાની તક નથી આ બંધ થશે પરંતુ અહીં બેઝ કરંટ પુન પ્રાપ્તિ પાથ હશે તેથી આ રીતે આ સરળ બેઝ ડ્રાઇવ સર્કિટનો ઉપયોગ ખૂબ ઓછી પાવર એપ્લિકેશન માટે થઈ શકે છે કારણ કે તમને ખૂબ ઊચી પાવર એપ્લિકેશન અને પાવર સ્વિચિંગ એપ્લિકેશનો માટે PNP મળશે નહીં અને જો તમે MOSFETથી બદલવા માંગતા હો તો તમે સમાન સિદ્ધાંત સાથે P ચેનલ MOSFET નો ઉપયોગ કરી શકો છો જો પાવર લેવલ ઊચું જાય અને તો તમારે NPN ટ્રાંઝિસ્ટરનો ઉપયોગ કરવાની જરૂર છે કારણ કે PNP ટ્રાંઝિસ્ટર અને P ચેનલ MOSFET ઉચ્ચ પાવર માટે ઉપલબ્ધ નથી તે કિસ્સામાં એક સરળ બેઝ અથવા ગેટ ડ્રાઇવ સર્કિટ ધરાવવાની હજી બીજી સરળ રીત છે આપણે શું કરી શકીએ ઠીક છે આ ભાગને ભૂંસી દો મને આ ભાગ સંયુક્ત કરવા દો અને હું આ ગ્રાઉન્ડ ને અહીંથી દૂર કરીશ અને અહીં NPN ટ્રાંઝિસ્ટર મૂકીશ હું ત્યાં NPN ટ્રાંઝિસ્ટર અથવા N ચેનલ MOSFETનો ઉપયોગ કરી શકું છું અને હું આ ફેશનમાં તે ટ્રાંઝિસ્ટરનો બેઝ ચલાવીશ અને માઇક્રોકન્ટ્રોલર અથવા PWM IC થી આવતા PWM બ્લોકમાંથી PWM સિગ્નલ મળશે તમે જુઓ છો કે આ એક સરળ સર્કિટ છે અને તમે આ ફેશનમાં R0 માંથી આઉટપુટ લેશો તેથી અહીં લોડ પોટેન્સિઅલ તમે જોશો કે લોડ ગ્રાઉન્ડ એ સોર્સ ગ્રાઉન્ડથી અલગ છે અલબત્ત આ કિસ્સામાં PV પેનલ આઈસોલેટેડ ઘટક છે તમારે આ સોર્સ ગ્રાઉન્ડ અને લોડ ગ્રાઉન્ડ સમાન હોવું જરૂરી નથી તે અલગ હોઈ શકે છે અને તેથી ફ્લોટિંગ લોડની અનુમતિ છે અહીં સેમ્પલ ઓપરેશન છે જ્યારે Vb વધે છે ત્યારે QP ચાલુ થાય છે તેથી જ્યારે QP ચાલુ થાય છે ત્યારે તે અહીંની ગ્રાઉન્ડ સાથે જોડાયેલ છે અને તે પછી ઇન્ડક્ટર કેપેસિટર લોડ દ્વારા કરંટનો પ્રવાહ આવે છે અને પછી આની જેમ આ ગ્રાઉન્ડ માં જાય છે અને જ્યારે આ ઓછું થાય છે QP બંધ થાય છે ત્યાં ફક્ત ફ્રી વ્હિલિંગ ક્રિયા થાય છે તેથી આ ઓપરેશનનો ઉપયોગ પણ થઈ શકે છે આ તમને પાવર સ્વીચને ચાલુ અને બંધ કરવા માટે ડ્રાઇવિંગ માટે ખૂબ સરળ ડ્રાઇવ સર્કિટ આપશે હવે હું તમને સિમ્પલ બેઝ ડ્રાઇવ સર્કિટ સાથે એક સિમ્પલ સર્કિટ ડાયાગ્રામ બતાવીશ જે તમે તેને ઝડપથી સેટ કરી શકો છો અને લેબમાં અમલ કરી શકો છો તેથી આ એક સંપૂર્ણ સર્કિટ છે જેમાં PV મોડ્યુલ છે જે કેપેસિટર C સાથે જોડાયેલ છે અને પાવર સર્કિટના આ ભાગમાં વહે છે સર્કિટના આ ભાગને ઓળખો ત્યાં PNP સ્વીચ છે ત્યારબાદ બક એટલેકે આ એક બક સર્કિટ છે બક રેગ્યુલેટેડ સર્કિટ છે અને મેં અહીં PNP નો ઉપયોગ કર્યો છે અને પછી R1 અને R2 નો ઉપયોગ કરીને આ Q1 ને Q2 ચલાવવા આપણે આ પ્રકારની બેઝ ડ્રાઇવ સર્કિટની હમણાં ચર્ચા કરી અને પછી PWM સિગ્નલ IC SG3 525 થી આવી રહ્યું છે તે PWM IC છે અને તમે વોલ્ટેજ સેટ કરી શકો છો તમે આ સ્પોટ દ્વારા આ વોલ્ટેજને વ્યવસ્થિત કરીને તમે અહીં મેળવી રહેલા ડ્યુટી સાઇકલ ને સેટ કરી શકો છો હવે અહીં એક શટડાઉન પિન છે જે તે સર્કિટના આ ભાગમાંથી આવી રહ્યો છે અહીં રેખીય ક્ષેત્રમાં MCT2E ઓપ્ટોકપ્લર કાર્યરત છે મારી પાસે રેઝિસ્ટરમાં ડબલ બ્રાન્ચ ડાયોડ રેઝિસ્ટર અને ઓપ્ટોકપ્લર ડાયોડ છે આ બે રેઝિસ્ટન્સ જાણીતા છે તેથી આ ઓપ્ટોકપ્લર ડાયોડ દ્વારા વહેતું કરંટ એ કુલ કરંટનું એક માપ છે જેનો ઉપયોગ સેન્સીંગ માટે અને કોઈપણ વધુ લોડથી બચાવવા માટે થઈ શકે છે તેથી આ ડાયોડ કરંટના પ્રમાણમાં પ્રકાશનું ઉત્સર્જન કરશે અને ટ્રાંઝિસ્ટર રેખીય રેઝિસ્ટર કે વેરીએબલ રેઝિસ્ટર ભાગમાંથી પસાર થઈ જશે અને તે મુજબ અહીંના પોટેન્સિઅલ બદલાશે અને તેનો સેન્સીંગ અને કરંટ પ્રોટેકશન સર્કિટ તરીકે ઉપયોગ કરી શકાય છે અને PWM IC બંધ કરવા માટે વપરાય છે તેથી આ એક સરળ સર્કિટ છે ખૂબ જ સરળ સર્કિટ કે જે પ્રયોગશાળામાં સરળતાથી અમલમાં મૂકી શકાય છે